અસાઇનમેન્ટ 2 પ્રોબ્લેમ 1 4 આ ટ્યુટોરીયલમાં અને આગળ આપણે હોમ અસાઇનમેન્ટ નંબર 2 હલ કરીશું જે બેઝિક ઇલેક્ટ્રોસ્ટેટિક અને વેક્ટર કેલ્ક્યુલસ પર છે આ અસાઇનમેન્ટ માંથી પ્રોબ્લેમ નંબર 1 માં આપેલ ફિલ્ડ F માટે છે જ્યાં Fxy2xi3yj છે dS જ્યાં dS r ત્રિજ્યા ના સિલિન્ડર પરના અતિ સૂક્ષ્મ એરિયાને રજૂ કરે છે તો આપણે F dS શોધીશું તો r ત્રિજ્યાના સિલિન્ડર પર અતિ સૂક્ષ્મ એરિયા કોણ પર છે અને આપણે સલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ તો જો આપણે સિલિન્ડરનું ચિત્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો ત્યાં એક ફોર્સ ફિલ્ડ F છે અને આપણે F dS ડોટ પ્રોડક્ટને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જ્યાં r ત્રિજ્યાના અતિ સૂક્ષ્મ એરિયા કોણ પર છે Fxy2xi3yj તો તમે જોઈ શકો છો સલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સ માં આ એરિયા ખરેખર S દિશામાં નિર્દેશ કરે છે તેની ઉંચાઇ dz અથવા z છે આ કોણ d છે તેથી આ એરિયાનું મેગ્નિટ્યુડ છે તો જો હું dS મેગ્નિટ્યુડ લખું છું તો તે અંતર Rdϕ હશે હું કર્વડ સરફેસ ના કર્વ અંતરને લાલ કરીને બતાવીશ અને ઉંચાઇ dz છે તો મેગ્નિટ્યુડdSRdϕdzબનશે અને d એ x દિશામાં છે તોdSRdϕdzs છે અને તો જ્યારે હું F dS ની ગણતરી કરું છું ત્યારે F dS2xi rdϕdz હશે dS2xi srdϕdz હવે હું જાણું છું કે સરફેસ પરના સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ્સમાં xRcosϕ i scosϕ yRsinϕ અને j ssinϕ છે અને તેથી F dS2Rcos2ϕ3Rsin2ϕRdϕdz છે જે R2 2cos2ϕ 3sin2ϕ dϕdz બરાબર બને છે જે F dSR22ϕdϕdz છે અને તે જવાબ છે

dS2Rcos2ϕ3Rsin2ϕRdϕdzR22cos2ϕ3sin2ϕdϕdzR22ϕdϕdz પ્રશ્ન નંબર 2 જવાબ માટે પ્રશ્ન એ છે કે પ્રોબ્લેમ 1 માં સિલિન્ડર સરફેસના ક્વાર્ટરમાં ફિલ્ડનું ફ્લક્સ છે જે ϕ4 થી ϕ34 સુધી છે તો હવે આપણે જે કહેવા માગીએ છીએ ચાલો હું ફરીથી આ સિલિન્ડર બનાવું અને આપણે સિલિન્ડરની લંબાઈ 1 લઈ રહ્યા છીએ આ 1 લંબાઈ પર આપણે ϕ4 થી ϕ34 સુધી સંકલન કરવા માગીએ છીએ તો આની પાછળની બાજુએ ક્યાંક આ સિલિન્ડર સરફેસ ઉપર આપણે આ સિલિન્ડર સરફેસથી પસાર થતા ફ્લક્સની ગણતરી કરવા માંગીએ છીએ તો આપણે F dS કરવાની જરૂર છે જે F હવે 01dz મને 1 આપે છે F dS43π4dϕ01dz R22sin2ϕ અને તો મને આ ϕR243π4dϕ2sin22R23π4 4R243π41 cos2ϕ2dϕ મળે છે મને પ્રથમ ટર્મથી 2R2 π2 મળે છે અને અને 43π41 cos2ϕ2dϕ તમે સરળતાથી કરી શકો છો અને પછી ϕ5πR24R22 અંતિમ જવાબ આવે છે જે સંકલન કરવા માટે એકદમ સરળ છે તેથી હું તેને તમારા માટે છોડીશ ϕR243π4dϕ2sin22R23π4 4R243π41 cos2ϕ2dϕ5πR24R22 પ્રશ્ન નંબર 3 એ છે કે જો સ્પેસ ના ભાગમાં ડિસ્ટ્રિબ્યૂટ થયેલ મેટરને ડેન્સિટી તરીકે આપવામાં આવે તો ચાલો હું ડેન્સિટી ને xyz લખું છું હું ડેન્સિટી ને ρrθϕ તરીકે પણ લખી શકું છું અને તે Cx2|z| તરીકે આપવામાં આવ્યું છે તેનો અર્થ એ છે કે લોઅર પ્લેનમાં અથવા z મૂલ્ય અથવા તેનું પોઝિટિવ મૂલ્ય છે અને x તે x2 પર આધારીત છે તેથી ડેન્સિટી બઘી પોઝિટિવ છે તે Cx2|z| તરીકે આપવામાં આવે છે જ્યાં c સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ માં ઈન્ફાઇનાઇટ ડિસમિલર વોલ્યુમ એલિમેન્ટ ના અચળ માસ તરીકે આપવામાં આવે છે xyzρrθϕCx2|z| તો આપણે નાના વોલ્યુમ એલિમેન્ટનો માસ શોધી કાઢવા માંગીએ છીએ ચાલો હું ફરીથી એક ચિત્ર બનાવું તમને યાદ છે કે સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સમાં વોલ્યુમ એલિમેન્ટ θ અને dθ વચ્ચે હશે અને તે આના જેવું લાગે છે તમે dθ સાથે આગળ વધો છો ત્યાં આ અંતર dr છે અને જ્યારે તમે xy અક્ષમાં ખસો છો ત્યારે કોણ dϕ છે તો વોલ્યુમ એલિમેન્ટ dVr2drsinθdθdϕ આપવામાં આવ્યું છે ડેન્સિટી rθϕCx2z તરીકે આપવામાં આવે છે જે હું સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સમાં બદલીશ તો rθϕCr3sin2cos2ϕ r|cosθ| છે તો cosθ પોઝિટિવ અને નેગેટીવ હશે તેથી હું તેને |cosθ| તરીકે લખીશ dVr2drsinθdθdϕ rθϕCx2zCr3ϕ r|cosθ| અને તો આ dmρdV છે જે Cr3sin2cos2ϕcosθr2drsin θdθdϕ હશે જે હું આખરે Cr5sin3cosθcos2ϕdrdθ dϕ લખી શકું જે માસ એલિમેન્ટ છે dmρdVCr3cosθr2drsin θdθdϕCr5 cosθϕdrdθ dϕ પ્રશ્ન નંબર 4 પછી ડેન્સિટી ડિસ્ટ્રિબ્યુશન Cx2|z| સાથે ઉદગમની આસપાસ કેન્દ્રિત r ત્રિજ્યાના ગોળાનું માસ પૂછેલ છે તો હવે આપણે પૂછી રહ્યા છીએ જો મારી પાસે આ માસ ડેન્સિટી ρrθϕCx2|z| સાથે ઉદ્દગમ પર કેન્દ્રિત r ત્રિજ્યાનો ગોળો છે જે આપણે પહેલાથી જ Cr3sin2cos2ϕ r|cosθ| લખ્યું છે ઉદ્દગમ પર કેન્દ્રિત r ત્રિજ્યાના ગોળાનું કુલ માસ શું છે પહેલાથી જ આપણે અહીં dV એલિમેન્ટ ના dm એલિમેન્ટની ગણતરી કરી છે જે અગાઉના પેજમાં લખ્યું છે તે પ્રમાણે આપવામાં આવી છે હું અહીંથી તેની નકલ કરવા જઇ રહ્યો છું જે dm Cr5sin3cosθcos2ϕdrdθ dϕ છે અને તેથી કુલ માસ dmCr5sin3cosθcos2ϕdrdθdϕ બનશે હવે ચાલો હું આ સંકલનને અલગથી લખુ તો કુલ માસ M તરીકે આપવામાં આવશે જે MC0Rdr r50dθsin3cosθ02πcos2ϕdϕ છે તે જવાબ છે હવે હું આ 3 સંકલન અલગથી કરી શકું છું

આ dθ અંતિમ સંકલન છે ચાલો હું 0dθsin3cosθ પછીના પેજમાં કરું તેને સરળ બનાવવા માટે હું 0sin2cosθsindθ લખી શકું છું જે 0sin2cosθdcosθ સિવાય બીજું કશું જ નથી ચાલો હવે xcos તરીકે વ્યાખ્યાયિત કરીએ પછી મારી પાસે આ સંકલન 1 1xdx બનશે જે 11xdx સિવાય કંઈ નથી 0sin3cosθdθ0sin2cosθsin θdθ 0sin2 |cos θ| dcos θ 1 1xdx 11xdx ચાલો આ સંકલન કરીએ તો મારી પાસે 1 1xdx છે 1x0 માટે x x છે અને 0x1 માટે x x છે તો હું આ સંકલન 10 x dx 01 x dx બરાબર લખી શકું છું આ સંકલન કરવા માટે ખૂબ જ સરળ છે અને જ્યારે તમે બધુ સંકલન કરો ત્યારે તે અંતિમ જવાબ 12 આપે છે તેને જોવાનો બીજો રસ્તો એ છે કે હું 201 x dx લખી શકું જે મને 12 આપશે તેથી જો હું તમામ ટર્મ એકત્રિત કરું તો કુલ માસ MC×R6612×π છે જે MπCR612 છે અને તે તમારો જવાબ છે